ફરીથી સ્વાગત છે અમે તમને જે કહી રહ્યા હતાં તેમાં હવે પાછા આવી રહ્યા છે જ્યાં આપણે સમસ્યા છોડી હતી તેથી આપણે સમસ્યાને અહીં પોલી D લાઈસિન સાથે છોડી હતી અને મેં તમને કહ્યું કે તમે ખરેખર તે ચકાસી શકો છો કે તે સપાટીના ગુણધર્મો કેવી રીતે બદલાઈ રહ્યા છે કેવી રીતે ચાર્જ કરવામાં તેનું વર્તન બદલાશે તમે વધારાની ફોટોઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી કરી શકો છો તમે AMF કરી શકો છો તમે કોન્ટેક એંગલ મેઝર્મેન્ટ એનાલિસિસ કરી શકો છો એકવાર તમે એક સબસ્ટ્રેટ સાથે આ કરી લો પછીની તમારે હવે ખરેખર આ કહેવું પડે છે ઉદાહરણ તરીકે મારી પાસે પોલી D લાઇસિનની 4 અલગ સાંદ્રતા છે જે PLD1 PLD2 PLD3 PLD4 છે હવે પ્રયોગોનો આગલો સેટ આવે છે જ્યાં વાસ્તવિક જીવન છે તેથી તમારે માધ્યમ સાથે તેમના પર કોષો મૂકવા પડશે હવે તેમના જોડાણ ગુણધર્મો જોઈ અને તમે જોડાણ જોવા માટે ખૂબ જ સરળ કરી શકો છો તેથી ઉદાહરણ તરીકે કહો તમારી પાસે આના જેવું સેલ સસ્પેન્શન છે અને આ બ્લુ છે તે બતાવી રહ્યું છે કે તમે માધ્યમમાં છો જ્યાં તે બધા કોષો સ્થગિત છે હવે એકવાર તમે કોષોને રજૂઆત કરો કે તમારી પાસે માધ્યમનું નાનું પાતળું પડ છે અને કોષોની આસપાસ તમારી પાસે આ કવર સ્લિપ છે તમે સેલ સસ્પેન્શન લો ફક્ત તેની સાથે તેને બંધ કરો સૌ પ્રથમ તે જુઓ કે તે ફેલાય છે કે નહીં તેથી ઉદાહરણ તરીકે કહો અહીં તમારી પાસે સબસ્ટ્રેટ છે અને અહીં તમારી નાની ટેસ્ટ ટ્યુબમાં તમારી પાસે કોષો છે જે તમે અલગ કર્યા છે અને હું બતાવી રહ્યો છું છે એકવાર તમે આ સસ્પેન્શનને ત્યાંથી બહાર કાઢ્યા પછી કાં તો તે શરૂઆતમાં આ રીતે રહેશે અથવા થોડા સમય માટે તે રહેશે અથવા બીજો વિકલ્પ એ છે કે તે ફેલાઈ શકે છે જેમ કે આ કોષો ડાર્ક બ્લુમાં બતાવવામાં આવે છે અથવા તે આનાથી વધુ ઝડપથી ફેલાય છે જ્યાં આ શક્યતાઓ છે અને તમે તેને સમયના સંદર્ભમાં લ ઈ શકો છો અને શું આ આના જેવું બને છે અથવા આ આના જેવું રહે છે અથવા આ આના જેવું બને છે તમે તેને માઇક્રોસ્કોપીથી જોઈ શકો છો તેથી તમારે ત્યાં માઇક્રોસ્કોપની જરૂર છે જે તમને ખ્યાલ આપશે કે આ પરમાણુ કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે હવે આ ક્રિયાપ્રતિક્રિયાના આધારે તમે જોઈ શકો છો કે સપાટી કેવી રીતે વર્તે છે અથવા આ ડેટા જે તમારા કોષ વિના કરવામાં આવેલા કોંટેક એંગલ ડેટા સાથે મેળ ખાય છે કે કેમ તેમની વચ્ચે કેટલી સમાનતા છે અથવા કેટલી અસમાનતા છે તેઓ કેટલા નજીક છે બીજી વસ્તુ કે તમે શું કરી શકો તે ખૂબ જ સરળ રીતો છે જે માટે તમે આ રકાબી લો છો જેની તમે ત્રીસ મિનિટ રાહ જુઓ અને પછી તમે રકાબીને થોડી નમાવો છો તેથી આ રકાબી પર છે અને તમે આના જેમ ખૂણો બદલો છો જો આ કોષો જોડાયેલા ન હોય તમે હજી પણ માધ્યમ ભરો છો તો તમે જોશો કે કોષો અડધા કલાક પછી સપાટી પર ફરશે પરંતુ આ હું મારા અનુભવથી બધી વાત કરી રહ્યો છું જો કોષોને 15 થી 30 મિનિટ સુધી જોડી દેવા હોય તો તેઓ જોડી દેશે પરંતુ હજુ પણ કેટલાક કોષો જોડાશે નહીં જે બધી ભૂલો હશે ત્યાં તમારે તેને એરર માર્જિન આપ વી પડશે પરંતુ જો તમે આ રકાબીને થોડી નમાવશો તો તે જોડાશે તેથી હું જે સૂચન કરું છું તે ઉદાહરણ તરીકે જુઓ અહીં તે રકાબી છે જ્યાં તમે ઉગાડો છો અને ઉદાહરણ તરીકે જુઓ તમારી પાસે એક કવર સ્લિપ છે જે તમારા કોઈ XYZ સબસ્ટ્રેટ સાથે કોટેડ છે અને તમારી પાસે આ કોષો છે જે અહીં છે અને હવે તમે ફક્ત રકાબીને થોડી નમાવશો તમે જાણો છો જો આ કોષો તે સબસ્ટ્રેટ પર જોડાયેલા હોય તો તમે થોડો ઝુકાવશો અને તમે જોશો નહીં તો પણ તમે હજી કેટલાક કોષો જોશો જે નીચે ફરતા હશે તે જોવા માટે ખૂબ જ સુંદર દૃશ્ય છે તમે જાણો છો કે તેઓ નીચે ઉતરતા હશે પરંતુ તેમ છતાં તમે એવા કોષો જોશો કે જે તમને વધુ કે ઓછા દેખાય છે તે સપાટી પર લગભગ ચોંટેલા હોય છે અને આ તબક્કે તે ખૂબ જ રસપ્રદ છે જો તમે ખરેખર કોઈ રીતે બહાર કાઢી શકો છો અથવા અન્ય કોઈ તે જોવા માટે સક્ષમ હશે કારણ કે કોષોએ સપાટી પર એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ સ્ત્રાવ કરવાનું શરૂ કર્યું છે તેથી આ નાની લાઈન ના આધારે પાછા આવવાથી તમે જોઈ શકશો કે કોષો તે સબસ્ટ્રેટને યોગ્ય રીતે વળગી રહ્યા છે કે નહીં અને થંબ રુલ પ્રમાણે 30 મિનિટ પછી અથવા એક કલાક પછી તમે આખી રકાબીને બાકીના માધ્યમથી ભરો અને તેને વૃદ્ધિ માટે CO2 ઇન્ક્યુબેટરમાં મૂકો તે CO2 આધારિત CO2 ઇન્ક્યુબેટરની જરૂર હોય અથવા તમે કયા પ્રકારનાં માધ્યમનો ઉપયોગ કરી રહ્યા છો તેના આધારે અહીં ઇનક્યુબેટરમાં તેને સરળ રીતે ઉગાડી શકો છો મારો અર્થ એ છે કે આપણે કયા પ્રકારનાં બફરિંગ કરીશું તે પાછળથી ખ્યાલમાં આવશે બફરિંગ અને ઇન્ક્યુબેટર પ્રકારના ઇનક્યુબેટર જે તમે ઉપયોગ કરી શકો છો પરંતુ આ બિંદુએ સ્વીકારો કે તમે તેને લો અને પર્યાવરણની વૃદ્ધિ માટે તેને ઇનક્યુબેટરમાં મૂકો પોલી D લાઈસિનના જથ્થાના આધારે તમે અનુમાન લગાવી શકો છો કે પોલી D લાઈસિન કોષોને વળગી રહેવામાં મદદ કરી રહી છે કે નહીં અને જો હું માનું છું કે આ રીતે તે બદલાઈ રહ્યો છે પછી આ ચોક્કસ વિસ્તાર જે હું તમને કહી રહ્યો છું જ્યાં તમે જોડાણ ન જોઈ શકો જે હું મારા ન્યુરલ સેલ સાથેના અનુભવથી કહી રહ્યો છું મેં જોયું છે કે આ વિસ્તાર છે જો તેઓ આખરે વૃદ્ધિ કરે તો તે ખૂબ જ ફંકી પ્રકારની વૃદ્ધિ છે તેથી પોલી D લાઈસિન ખૂબ જ ઓછી સાંદ્રતામાં કામ કરે છે અને તે માનવામાં આવે છે કે આ પોઝિટીવ ચાર્જ જે પોલી D લાઈસિનની સપાટી પર છે આ પોઝિટીવ ચાર્જ NH2 ગ્રુપ ને લીધે છે જે ત્યાં હાજર છે અને માનવામાં આવે છે કે તે સપાટી પર ના કોષના નેગેટીવ ચાર્જ સાથે કદાચ જોડાય છે તે સંપૂર્ણ રીતે પ્રારંભિક તબક્કામાં છે તે સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોસ્ટેટિક ક્રિયાપ્રતિક્રિયા છે અને આ ઇલેક્ટ્રોસ્ટેટિક ક્રિયાપ્રતિક્રિયા કોષને સબસ્ટ્રેટ પર સ્થાયી થવામાં મદદ કરે છે હું તમને આ ભાગ કેમ કહી રહ્યો છું કારણ કે તે તમને પ્રથમ સ્તરના નિર્માણને જાણવામાં મદદ કરશે આ ઇલેક્ટ્રોસ્ટેટિક ક્રિયાપ્રતિક્રિયા છે જે તમે ઉત્પાદન કરવાનું શરૂ કરો છો જેથી તેના પર તમે વધુ સારી રીતે મેળવી શકો છો આ ગુલાબી જે તમે જોઈ રહ્યા છો તે ACM કોષ દ્વારા સ્ત્રાવ થાય છે તમે અહીં જે જુઓ છો તે એક ખૂબ જ વ્યવસ્થિત રીતે આ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરી શકે છે અન્યથા જો તમે જોશો કે મોટાભાગના સેલ કલ્ચર હાલમાં વિશ્વભરમાં થઈ રહ્યું છે તે કરવામાં આવતું નથી પરંતુ આ વધુ ને વધુ મહત્વનું બની જાય છે કારણ કે આપણે સેલ બેઝ્ડ બાયોસેન્સર્સનો ઉપયોગ કરવાની વાત કરી હતી આપણે સેલ બેઝ્ડ માઇક્રોફ્લુઇડિક ઉપકરણોનો ઉપયોગ કરવાની વાત કરી હતી આપણે ચિપ પર લેબ વિશે વાત કરી હતી જે તમે જાણો છો ચિપ પર લેબ સેલ બેઝ્ડ બાયોસેન્સર્સ એ કેટલીક ઈમર્ઝિંગ ટેકનોલોજી છે ડ્રગ સ્ક્રીનીંગ અને અન્ય બાબતો કે જે તમે જાણો છો તે ટેકનોલોજીને ઉદ્યોગ ગ્રેડ લેવલ પર અનુવાદિત કરીએ તે પહેલાં આ તમામ બાબતોને સંપૂર્ણ સર્ફેસ એનાલિસીસ ની જરૂર પડશે આપણે તે ભાગમાં પછીથી આવીશું કે શા માટે હું તેને હાઈલાઈટ કરી રહ્યો છું કારણ કે વિશ્વના વિવિધ ભાગોમાં આમાંથી કેટલાક પરિણામોનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરતી વખતે લોકો દ્વારા સમસ્યાઓનો સામનો કરવામાં આવે છે અને પછી તેમને ખ્યાલ આવે છે કે મારે જે કહેવું જોઈએ તે આ છે ખૂબ જ અસ્પષ્ટ અસંગત પ્રકારના પરિણામો લોકોને મળે છે હવે આપણે સંભવત પોલી D લાઈસિન અને કોલેજનની ક્રિયાપ્રતિક્રિયા વિશે વાત કરી પોલી D લાઈસિન અને કોષ જે ત્યાં હાજર છે ત્યાં 2 સ્તર છે પ્રથમ ફરીથી માત્ર ગણતરી કરવા માટે અહીં એક સેલ અને સબસ્ટ્રેટ અહિં બહાર છે અને પ્રથમ ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ટરેક્શન સ્ટેપ છે જે સ્ટેપ 1 પછી સ્ટેપ 2 છે જેમાં તે કોષ ક્યાં હશે જ્યાં સ્થિરીકરણ સ્ત્રાવ કરવાનું શરૂ કરે છે તે પોતાનું એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ અથવા ECM છે તેથી આ ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીશું અને આપણે તે ક્રિયાપ્રતિક્રિયા વિશે વાત કરી હતી જે સંભ વિત છે આગળની લાઈનમાં હવે આ કહ્યા પછી હું કુદરતી પરિસ્થિતિઓ લ ઈશ મેં આ બે વિશે વાત કરી છે હવે આપણે કુદરતી પરમાણુ વિશે વાત કરીએ જો આપણે યાદીમાં પાછા જઈએ તો આપણે આ વિશે વાત કરી હતી હવે ચાલો આપણે કોલેજનની વાત કરીએ કોલેજનના કિસ્સામાં ફરી તમે એ જ કરી રહ્યા છો કે તમે સબસ્ટ્રેટ લો છો અને તમારી પાસે કોલેજન પ્રોટીન છે જે બફરમાં ઓગાળો છો તેથી અહીં તમે વધુ પાણીનો ઉપયોગ કરી રહ્યા નથી તમારે બફરનો ઉપયોગ કરવો પડશે અહીં કોલેજન પ્રોટીન છે અને અહીં તમારી પાસે બફર છે જેમાં તેને ઓગળવામાં આવે છે અને હવે ફરીથી તમે એ જ વસ્તુને અનુસરો છો જે તમે બનાવો તે અલગ અલગ સાંદ્રતા ઉમેરશો તમારી પાસે કોલેજન પહેલાથી જ ત્યાં નાની માત્રામાં બફર સાથે છે હવે તમે શું કરો છો એકવાર તમે સબસ્ટ્રેટને કોટ કરો તે દ્રષ્ટિએ કોલેજનનો વિવિધ સાંદ્રતામાં ઉપયોગ કરી શકો છો તમે કોલેજનની પાતળી ફિલ્મ બનાવી શકો છો તમે કોલેજનની પાતળી અને જાડી જેલ બનાવી શકો છો તમારી પાસે ઘણી બધી શક્યતાઓ છે જે તમે કોલેજન સાથે અહિં કર્યું તે રીતે કરી શકો છો ઉદાહરણ તરીકે તમારી પાસે આ પરમાણુ છે હવે જો તમારે તેને પાતળી ફિલ્મ તરીકે ભજવવી હોય તો તમારી પાસે અણુઓની અથવા પરમાણુઓની ન્યૂનતમ સંખ્યા હોવી જોઈએ અને તમે તેને અહીં જે રીતે જુઓ છો તે રીતે સબસ્ટ્રેટ પર તેને ફેલાવવા માટે સક્ષમ હોવા જોઈએ તે અહીં એક પાતળી ફિલ્મ બનાવે છે હવે જો તમે તેમાંથી જેલ બનાવવા માંગતા હો તો તમે જે કરો છો તે આ પાતળી જેલ છે જે તમે પાતળી જેલ બનાવી રહ્યા છો તેથી સાંદ્રતામાં વધારો કરો બીજા શબ્દોમાં તમે કોલેજનની સાંદ્રતા વધારીને ઘાઢ લાક્ષણિકતા રજૂ કરી રહ્યા છો અને તેના દ્વારા તમે વધુ કોલેજન પરમાણુને નજીક લાવી રહ્યા છો ત્યાં ક્રિયાપ્રતિક્રિયાના બે સ્તર હશે પ્રથમ સ્તર તે વ્યક્તિગત કોલેજન પરમાણુઓ વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાનો સેટ તમારે બનાવવાનો છે જે તેમને નજીક લાવશે જ્યારે ક્રિયાપ્રતિક્રિયાનું બીજું સ્તર છે જે ખુલ્લી સર્ફેસ છે જે હું બતાવી રહ્યો છું આ તે સર્ફેસ છે જે તમારા માટે ખૂબ મહત્વની છે કારણ કે અહિં કોષો ક્રિયાપ્રતિક્રિયા કરશે તેથી હું જે કાળા રંગથી દોરું છું તે કોષો છે અહીં જે બનશે તે આ ક્રિયાપ્રતિક્રિયા ખૂબ જ જટિલ હશે બીજી વસ્તુ જ્યારે તમે જાડી જેલ બનાવવા માંગતા હતા ઉદાહરણ તરીકે તમે ઇચ્છો છો કે તે સમગ્ર મેટ્રિક્સ જેલ મેટ્રિક્સ બને જે વધુ જટિલ ક્રિયાપ્રતિક્રિયા જેવું હશે જે આના દ્વારા આવશે હવે જ્યારે પણ તમે આ પ્રકારની વસ્તુઓ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારે ઘણું વધારે આપવું પડશે તેથી તમે આ બે ચિત્રની તુલના કરો તો તમે જોશો કે જાડાઈ વધી ગઈ છે પછી બે પાસાઓ છે જે ભાગ ભજ વશે પ્રથમ પાસું તે કોલેજનના વ્યક્તિગત અણુઓ વચ્ચેની જગ્યા શું હશે તે માટે છે તેથી અહીં તમારી પાસે પાતળી ફિલ્મ અથવા પાતળી જેલ સાથેના ગ્લાસ સબસ્ટ્રેટ પર કોષો વધતા નથી અને જે જેલ પર તમે કોષો ઉગાડવા માંગો છો તે આખી જેલ ધરાવો છો બીજા શબ્દોમાં કહીએ તો જો તમે ત્રિપરિમાણીય કલ્ચર બનાવવા માંગતા હોવ તો ત્યાં કેટલાક અન્ય પરિમાણો છે જે ધ્યાનમાં લેવા જોઈએ અને આપણે થોડા ફેરફાર સાથે બીજા લેક્ચરમાં અહીંથી ચાલુ રાખીશું